પૃથ્વીની સપાટી પર આપેલા સ્થાનને અનુસરીને દરરોજ M2 દીઠ કિલોવોટ કલાકમાં સૌર ઇન્સોલેશન અને ઉર્જાનો અંદાજ કાઢવા માટે આપણે પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણ અને તેનાથી સંબંધિત પરિમાણોને સમજવાની જરૂર છે અને તેથી હું સંક્ષિપ્તમાં પૃથ્વીની આપેલ સ્થળે સોલર ઇન્સોલેશનના અંદાજ માટે ગણિતમાં જતા પહેલા સેન્ટ્રિક વ્યૂ પોઇન્ટ અને તેના સંબંધિત પરિમાણો ટૂંકમાં સમીક્ષા કરીશ ધ્યાનમાં લો કે શોષક પૃથ્વી અને સૂર્ય બંનેથી સારી રીતે દૂર થઈ ગયું છે તે જોશે કે પૃથ્વી લંબગોળ ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે આ કંઈક એવું છે લંબગોળની અંદર સૂર્યની સ્થિતિ સાથે અને પૃથ્વી આ લંબગોળ માર્ગની આસપાસ જાય છે ચાલો પૃથ્વીને આની જેમ સ્થાન આપીએ આ વિષુવવૃત્ત છે અને આ ધ્રુવ અક્ષ છે અવલોકન કરો કે મતદાન અક્ષ લગભગ 23120 સુધીમાં ઉભી બાજુથી નમેલું છે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોવાથી તેના મતદાર અક્ષો વિશે સતત સ્પિન્ડિંગ કરી રહી છે આ કાંતણspinning સ્પિનિંગ અસર તે છે જે દૈનિક અસરો દિવસ અને રાત આપશે હવે આપણે કહી શકીએ કે આ સ્થિતિ 21 માર્ચે થાય છે હું આ વિશે પછીથી વાત કરીશ પરંતુ હમણાં માટે કહીએ કે આ પદ પર તે દર વર્ષે 21 માર્ચે થાય છે હવે પૃથ્વી લંબગોળ માર્ગ પર આ માર્ગ પર સતત સ્પિન્ડિંગ અને ગતિશીલ છે અને ચાલો આપણે કહીએ કે તે આ સ્થિતિ પર આવે છે અને આ સ્થિતિ પર હું ફરીથી તે જ નમેલા અક્ષો સાથે પૃથ્વીનું સ્પિનિંગ ચિહ્નિત કરીશ આ દર વર્ષે 21 જૂને થાય છે સમયસર વધુ પ્રગતિ કરતી વખતે પૃથ્વી આ રસ્તો લે છે અને તે પછી અહીં એક અન્ય અગત્યના બિંદુએ પહોંચે છે અને તે દર વર્ષે 21 સપ્ટેમ્બર થાય છે અલબત્ત કેટલાક સાહિત્ય 22 સપ્ટેમ્બર અથવા 23 સપ્ટેમ્બર કહે છે પરંતુ સરળ સ્મૃતિ માટે હું તેને 21 સપ્ટેમ્બર રાખીશ અને પછી આગળ જતા તમે જોશો કે આ બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે અને હું તે પૃથ્વીની બીજી તસવીર દ્વારા ચિહ્નિત કરીશ અને આ દર વર્ષે 21 ડિસેમ્બરે થાય છે 21 માર્ચ અને સપ્ટેમ્બર 21 આ સ્થિતિઓને વિષુવવૃત્ત કહેવામાં આવે છે કારણ કે સૂર્ય વિષુવવૃત્ત વિમાનમાં હોય છે તે સીધી વિષુવવૃત્ત સાથે અનુરૂપ હોય છે જ્યારે હું તમને પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણ બતાવીશ ત્યારે તમે જોશો કે સૂર્ય વિષુવવૃત્ત વિમાનની સાથે પોતાને ગોઠવે છે અને આ બંનેને જોડતી આ રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે હવે આ સ્થિતિને ઉનાળાના અયન કહેવામાં આવે છે ઉત્તર ગોળાર્ધ માટે તે સૌથી લાંબો દિવસ છે જે 21 જૂને થશે અને તમે જોશો કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધ તરફ વધુ ગોઠવાય છે અને લીટી 23 અને 120 અક્ષાંશમાંથી પસાર થાય છે જે કેન્સરનું ઉષ્ણકટિબંધીય છે અને દક્ષિણ ગોળાર્ધમાં તે શિયાળો છે તેવી જ રીતે આ બાજુ તેને શિયાળુ અયન કહેવામાં આવે છે અને આ દર વર્ષે 21 ડિસેમ્બરે થાય છે અને તમે જુઓ છો કે સૂર્ય આ રેખાની સાથે પોતાને ગોઠવે છે જ્યાં તે કેપ્રિકિઓ ના અક્ષાંશ ઉષ્ણકટિબંધને સ્પર્શે છે જે દક્ષિણ ગોળાર્ધમાં 23 અને અડધા ડિગ્રી છે તેથી દક્ષિણ ગોળાર્ધ માટે ઉનાળો છે અને ઉત્તર ગોળાર્ધ માટે તે શિયાળો હશે બે અયનકાળ બિંદુઓ ઉનાળાના અયન અને શિયાળુ અયનકાળને જોડતી લાઇનને આ અયન ગતિ કહે છે અને બે વિષુવવૃત્તોને જોડતી લાઇનને સમપ્રકાશીય રેખા કહેવામાં આવે છે મેં કહ્યું હતું કે વધારાની પાર્થિવ સૌર ઇન્સોલેશન એકદમ સતત છે તે 1 33 થી 1 41 kWm2 ની વચ્ચે બદલાય છે તેથી સામાન્ય રીતે પૃથ્વીની આ સ્થિતિ માટે લંબગોળ કક્ષાની સાથે નીચે આપેલા ઇનસોલેશન મૂલ્યો ડેટા મૂલ્યો ઉપલબ્ધ છે તેથી શિયાળાના અયનકાળ બિંદુએ તે 1 41 kWm2 છે અને ઉનાળાના અયનકાળ બિંદુએ તે 1 33 kWm2 છે સપ્ટેમ્બર ઇક્વિનોક્સમાં તે 1 36 kWm2 છે અને માર્ચ ઇક્વિનોક્સ પર તે 1 38 kWm2 છે દેખીતી રીતે લંબગોળ ભ્રમણકક્ષાના આકાર અને પૃથ્વીની સૂર્યની નિકટતાના કારણે સંભવત મૂલ્યમાં આ નાનો ફેરફાર થયો હશે આ દૃષ્ટિકોણથી શોષક ન હોય તો પૃથ્વી અથવા સૂર્ય પર છે તે આ બંને ગ્રહોથી દૂર છે ચાલો પૃથ્વીની સપાટી પરના એક બિંદુ પર ઇન્સોલેશન મેળવવા માટે પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણ તરફ આગળ વધીએ અમારી પાસે ધ્રુવ અક્ષો છે ધ્રુવીય અક્ષો ઉભી 23 અને અડધા ડિગ્રી પર નમેલા છે તેથી ચાલો આપણે તેને સ્થાનાંતરિત કરવાનો અને ધ્રુવીય અક્ષોને ઉભી બનાવવાનો પ્રયત્ન કરીએ અને તે તમને પૃથ્વી કેન્દ્રિત સમીક્ષા બિંદુ માટે વધુ સારું વિઝ્યુલાઇઝેશન આપશે તેથી જ્યારે આપણે સંપૂર્ણ આકૃતિને 23 અને અડધા ડિગ્રીથી નમવું ત્યારે તમે જોશો કે પૃથ્વી માટે ધ્રુવીય અક્ષ ઉભી દેખાય છે અને આ પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણ માટેનો આધાર બનશે હવે પૃથ્વી થોડી વિસ્તૃત આની જેમ છે તમારી પાસે વિષુવવૃત્ત વિમાન છે આ કેન્સરનું ઉષ્ણકટિબંધીય અને મકર રાશિનું ઉષ્ણકટિબંધીય છે પૃથ્વી તેની ધ્રુવીય અક્ષોની આસપાસ ફરે છે હવે આ રેખાને અવલોકન કરો અહીંની રેખા અહીંથી પૃથ્વીની મધ્યમાં જાય છે અને પૃથ્વીના કેન્દ્રમાં જોડાય છે તેથી આ વાક્ય પૃથ્વીની મધ્યમાં સૂર્યની મધ્યમાં જોડાય છે હવે તે આ રેખા છે અને 21 જૂને તે વ્યક્તિને દેખાય છે પૃથ્વી પર એવું લાગે છે કે પૃથ્વીના સંદર્ભમાં સૂર્ય આ સ્થિતિમાં પ્રમાણમાં છે પછી જો તમે સાથે જાઓ અને શિયાળાના અયન તરફ નજર કરો તો તમે જુઓ કે તે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં ગોઠવાયેલ છે તેથી એવું લાગે છે કે સૂર્યને નીચે ખસેડવામાં આવ્યો છે અને તે આ ફેશનમાં પૃથ્વીની મધ્યમાં ગોઠવાયેલ છે અને તે 23 12 0 અક્ષાંશ પર મકરની ઉષ્ણકટીબંધ પર પૃથ્વીની સપાટી કાપી રહ્યો છે અને બંને વિષુવવૃત્તીઓ માટે સૂર્ય આ ફેશનમાં વિષુવવૃત્ત વિમાનની સાથે પોતાને ગોઠવે છે તેથી પૃથ્વી પર ઉભેલી કોઈ વ્યક્તિ માટે ચાલો કહીએ કે અહીં વિષુવવૃત્ત પર ઉભેલી વ્યક્તિ એવું લાગે છે કે સૂર્ય આ ફેશનમાં વાર્ષિક ધોરણે આગળ વધી રહ્યો છે તેથી 21 જૂન તે તે છે કે તે ઉત્તર ગોળાર્ધમાં મહત્તમ સ્થાને પહોંચી શકે છે જે સપાટીને કાપીને 23 ½0 ઉત્તર છે જે કેન્સરનું ઉષ્ણકટિબંધીય છે અને પછી નીચે જતા તે સપ્ટેમ્બર 21 મી ના સમપ્રકાશીયમાં પહોંચે છે જે વિષુવવૃત્તીય વિમાન સાથે ગોઠવાયેલ છે અને પછી આ ચાલુ રહે છે તમે જોશો કે તે 21 મી ડિસેમ્બર શિયાળુ અયનકાળ સુધી પહોંચે છે જે આ સાથે ગોઠવાયેલ છે દક્ષિણ ગોળાર્ધ માટે ઉનાળો છે અને પછી આ જેમ આગળ વધવાનું ચાલુ રહેશે તમે જોશો કે આ ફરીથી સૂર્ય ચાલવાનું શરૂ કરે છે અને ચડતો હોય છે અને 21 મી માર્ચના વિષુવવૃત્ત સુધી પહોંચે છે અને તેથી વર્ષ પછી ચક્રનું પુનરાવર્તન થાય છે હવે આને પૃથ્વી કેન્દ્રિત દૃષ્ટિકોણ કહેવામાં આવે છે અને આ તે દૃષ્ટિકોણ છે જેનો ઉપયોગ આપણે પૃથ્વીની સપાટી પરના કોઈપણ અક્ષાંશ પર ઇન્સોલેશનની ગણતરી માટે કરીશું એક અગત્યનો કોણ કે જે હું અહીં રજૂ કરવા માંગું છું તે વિષુવવૃત્ત વિમાન અને પૃથ્વીની મધ્યમાં અને સૂર્યની મધ્યમાં જોડાતી રેખા વચ્ચેનો કોણ છે તે આ ખૂણો છે આ એન્ગલને ડિક્લિનેશન કહેવામાં આવે છે અને તેને δ પ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે આને યાદ રાખો δ અથવા નિરાકરણ એ વિષુવવૃત્તીય વિમાન અને રેખાના વચ્ચેનો કોણ છે જે પૃથ્વીના કેન્દ્રમાં જોડાય છે અને સૂર્યની મધ્યમાં કોઈપણ સમયે અને દિવસે વર્ષ હોય છે તેથી પતન એંગલ એ પ્લસ 23 ½ 0 થી બાદબાકી 23 ½ 0 સુધી બદલાય છે ચાલો મોડેલ δ ને જોઈએ ઘસના પૃથ્વી દૃષ્ટિકોણથી કેન્દ્રિત થાય છે તેથી આ પૃથ્વી માનવામાં આવે છે આ ધ્રુવીય અક્ષ છે તે ધ્રુવીય અક્ષની ફરતે ફરતું હોય છે અને આપણે જોયું કે વર્ષભરનો સૂર્યનો ક્ષણ આ જ ફેશનમાં છે સૂર્ય એક ઉંચાઇએ પહોંચે છે જ્યાં પૃથ્વીની મધ્યમાં જોડાતી રેખા અને સૂર્ય ઉત્તર અક્ષાંશ પર 23 500 કાપી નાંખે છે જે કેન્સરનું ઉષ્ણકટિબંધીય છે અને પછી જ્યારે સૂર્ય શિયાળાના અયનકાળ તરફ વળે છે તે મકરની અક્ષાંશ જે છે 23 ½0 દક્ષિણમાં ઉષ્ણકટીયાને છેદે છે અને તે અહીં માર્ચ 21 અને સપ્ટેમ્બર 21 દરમિયાન સમપ્રકાશીય છે હવે અહીં એક મનસ્વી મુદ્દાને ધ્યાનમાં લો કોઈ સ્થળે સૂર્ય આ સ્થિતિ પર હોય છે અને સૂર્ય અને પૃથ્વી સાથે જોડતી રેખા અહીં લાલ રંગમાં દર્શાવેલ છે આને કોણ δ કહેવામાં આવે છે જે ઘટી જાય છે તેથી આ ચલ છે અને જેમ જેમ સૂર્ય આ કમાનમાં આગળ વધી રહ્યો છે તેમની કિંમત δ બદલાતી રહે છે તે અહીં મહત્તમ મૂલ્ય સુધી પહોંચે છે જે 23 500 છે અને મિનિમમ મૂલ્ય આને અનુરૂપ હશે અને તે 23 500 નું ઘટીને મૂલ્ય હશે કારણ કે તે વિષુવવૃત્ત વિમાનથી ઘડિયાળની દિશામાં જઈ રહ્યું છે હવે આ કેવી રીતે ચલ δ માટે એક મોડેલ મેળવવા વિશે છે તેથી જો તમે સૂર્યની હિલચાલ પર નજર નાખો તો હવે ઉદાહરણ તરીકે વિષુવવૃત્ત ચાલો કહીએ કે 21મી માર્ચ તે અહીંથી શરૂ થાય છે પછી ઉપર જાય છે 21મી જૂન પછી નીચે આવવાનું શરૂ કરે છે 21 સપ્ટેમ્બર પછી હજી વધુ નીચે જવાનું શરૂ થાય છે 21 ડિસેમ્બર ફરીથી 21મી માર્ચ તેથી આ ચળવળ એ એક ચક્ર છે જે સાઇન વેવ સાથે સમાનતા ધરાવે છે જો તમે જુઓ કાર્યકાળના δ 1 થી 365 સુધીના વર્ષના સમયગાળાના કાર્ય તરીકે ફંક્શનને તો તે સાઇન વેવ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે તેથી એક ખૂબ સારું મોડેલ સાઇન ફંક્શન પર આધારિત હશે ચાલો થોડી જગ્યા બનાવીએ ચાલો હું તેને દબાણ કરું જેથી આપણી પાસે થોડીક જગ્યા છે ચાલો હું આને આગળ વધારું ઠીક છે હવે δ કારણ કે 23 45 x સાઈન 2π365 તરીકે અહીં દર્શાવવામાં જ્યાં N 1 જાન્યુઆરી પર પ્રથમ N 365 31મી ડિસેમ્બરના રોજ થય શકાય આ એક અનુભવ આધારિત સૂત્ર છે જે ફિટ લાગે છે δ ખૂબ નજીક ચોકસાઈ સાથે છેતમે વાસ્તવિક કિંમતો આદર કે તમે ઇફેમરિસ ડેટા અથવા વાર્ષિક પંચાંગમાં મળશે સાથે 0 1 ચોકસાઈ વિચાર કરી શકે δ ઘટાડો ડિગ્રી આપવામાં આવે છે અવલોકન કરો કે અહીં 80 જાન્યુઆરી 1 લી 80 થી શરૂ થતા દિવસોની સંખ્યાના સંદર્ભમાં પ્રતિનિધિત્વ કરશે 80 દિવસ એ 21મી માર્ચ હશે તેથી ક્યાંક સમપ્રકાશીય પર છે તેથી જ્યારે એન 80 સાઇન 0 છે તેથી તમારી પાસે જેથી δ 0 છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે અહીં એન 81 82 83 વધી રહ્યો છે તેમ અહીં આગળ વધે છે અને પછી પાછા આવે છે અને 21 માર્ચે ફરીથી આ મુદ્દે પાછા આવે છે તેથી સાઇન વેવ આપણે એવી રીતે સ્થળાંતર કર્યું કે એન N 80 તે 0 છે આ બિંદુથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર ઇક્વિનોક્સમાં પણ શરૂ થાય છે